તો ફરી હેલો અને આજના ક્લાસમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેલ સાઇકલની પ્રોસેસ વિશે હવે હું સેલ સાયકલ શું છે અને સેલ સાયકલની વિવિધ લાક્ષણિકતાઓ શું છે તેમાં પ્રવેશું તે પહેલાં ચાલો આપણે આપણા જીવનને કેવી રીતે શરૂ કરીએ છીએ તે જોવાનું શરૂ કરીએ હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે આપણા જીવનની શરૂઆત એક કોષીય સજીવ તરીકે કરીએ છીએ જે ઝાયગોટ છે અને આ ઓવા સાથે શુક્રાણુના ગર્ભાધાન પછી થાય છે રસપ્રદ વાત એ છે કે આપણે બધા આપણી માતાના ગર્ભમાં એક કોષ તરીકે આપણા જીવનની સફર શરૂ કરીએ છીએ તેમ છતાં લગભગ નવ મહિનાના સમયગાળામાં આપણો જન્મ થાય છે અને પછી જેમ જેમ આપણે મોટા થઈએ છીએ અને પુખ્ત બનીએ છીએ તેમ તેમ આપણું શરીર લગભગ 1014 કોષોનું બનેલું હોય છે હવે તે કેવી રીતે શક્ય છે

હવે આ શક્ય છે કારણ કે દરેક જીવંત કોષનું એક મૂળભૂત કાર્ય હોય છે અને તે છે તેના ડીએનએની નકલ કરવી અને પછી તેને ડૉટર સેલો સુધી પહોંચાડવી તેથી સેલ સાયકલ મૂળભૂત રીતે કોષ તેના ડીએનએની નકલ કરવા માટે પોતાને કેવી રીતે તૈયાર કરે છે અને પછી બે ડૉટર સેલોમાં વિભાજિત કરવા માટે કેવી રીતે તૈયાર કરે છે તે વિશે વાત કરે છે તો આ બાબત ખૂબ જ રસપ્રદ છે હવે તમે સેલ સાયકલને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો હું કહીશ કે તે ઘટનાઓની એક શૃંખલા છે જેમાંથી કોષ પસાર થાય છે અને તે આ બધી ઘટનાઓમાંથી પસાર થાય છે તેનું કારણ એ છે કે તે પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે અને ડુપ્લિકેશન માટે કોષમાં પૂરતો કાચો માલ પેદા કરવાનો પ્રયાસ કરે છે હવે આ બાબત મહત્ત્વની છે કોષને માહિતી આપવા માટે આનુવંશિક સામગ્રીનું ડુપ્લિકેશન ખૂબ જ નિર્ણાયક બિંદુ છે તેથી તે પહેલા તેના આનુવંશિક પદાર્થની નકલ કરે છે તે તેના વિવિધ સેલ ઓર્ગેનેલ્સ ની પૂરતી નકલો રાખવાનો પણ પ્રયાસ કરે છે દાખલા તરીકે કોષમાં મિટોકોન્ડ્રિયા કોષ હોય છે છોડના કિસ્સામાં ક્લોરોપ્લાસ્ટ હશે તેથી જો કોઈ કોષને બે ડૉટર સેલોમાં વિભાજિત કરવું હોય તો તેણે સમાન માત્રામાં આનુવંશિક સામગ્રી પસાર કરવી પડે છે જે ડીએનએ છે ઉપરાંત તેણે અન્ય તમામ કોષ અંગોને વિભાજિત કરવા પડે છે જેથી નવી ડૉટર સેલ જે રચાય છે તે તેના તમામ કાર્યો કરી શકે તેથી સેલ સાયકલમાં પ્રથમ વસ્તુ જે શામેલ છે તે આનુવંશિક સામગ્રીના ડુપ્લિકેશન માટેની તૈયારી છે અને તેમાં ડીએનએ નકલ શામેલ છે આપણે ડીએનએ પ્રતિકૃતિના આ વિભાગને એક અલગ વર્ગમાં આવરી લઈશું આજે આપણે ફક્ત સેલ સાયકલના વિવિધ પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી તેણે તેના આનુવંશિક પદાર્થની નકલ કરવી પડે છે તેણે વિવિધ સેલ ઓર્ગેનેલ્સની નકલ કરવી પડે છે અને વધુ નકલો આપવી પડે છે અને સેલ સાયકલનો બીજો તબક્કો કોષ વિભાજનની વાસ્તવિક પ્રક્રિયા છે તેથી એકવાર ડીએનએ ડુપ્લિકેટ થઈ ગયા પછી તે કેવી રીતે છે કે ઓછામાં ઓછી ભૂલો સાથે સમાન માત્રામાં ડીએનએ છે હવે આ જાણવું અગત્યનું છે કે સેલ સાયકલના દરેક રાઉન્ડ ડીએનએ ઓછામાં ઓછી ભૂલો સાથે ડુપ્લિકેટ થાય છે અને આ ડીએનએ પછી ડૉટર સેલોમાં સમાનરૂપે વિભાજિત થાય છે હવે આ વિભાજનને તમે સેલ વિભાગ કહો છો તેથી સેલ સાયકલમાં બહુવિધ પગલાઓનો સમાવેશ થાય છે અને હું સેલ સાયકલના વિવિધ પગલાઓમાં પ્રવેશું તે પહેલાં હું ઇચ્છું છું કે તમે કેટલીક બાબતો પર વિચાર કરો હવે એ જરૂરી નથી કે તમારા શરીરના દરેક કોષ એક જ દરે સેલ સાયકલમાંથી પસાર થશે અને હકીકતમાં કેટલાક અપવાદો છે જ્યાં કોષોનો અમુક સમૂહ તેઓ રચાયા પછી અને તેઓએ ઉચ્ચ સ્તરની કાર્યક્ષમતા પ્રાપ્ત કર્યા પછી તેઓ વિભાજિત થતા નથી અને તેમાંના કેટલાક ચેતા કોષો છે ચેતાકોષો એકવાર તેઓ સંપૂર્ણપણે રચાય છે સિવાય કે આપણા વિકાસના કેટલાક પ્રારંભિક વર્ષો અને એકવાર તેઓ સંપૂર્ણપણે રચાય છે અને તેઓ તેમના કાર્યમાં ખૂબ કાર્યક્ષમ બની જાય છે પછી તેઓ વિભાજિત થતા નથી તેઓ હકીકતમાં સેલ સાયકલની પ્રક્રિયામાંથી પસાર થતા નથી હું તેના પર આવીશ કે શા માટે અને હકીકતમાં હું કહીશ કે તેઓ વિભાજિત થતા નથી તેનું કારણ એ છે કે તેઓ તેમનું કાર્ય કરવામાં ખૂબ વ્યસ્ત છે અને તેઓ ખૂબ જ વિશિષ્ટ છે જૈવિક પરિભાષામાં આપણે તેને કહીએ છીએ તેઓ પહેલેથી જ અલગ છે એ જ રીતે જો તમે આપણા હૃદયની દિવાલો કાર્ડિયોમાયોસાઇટ્સ ની રચના કરતા કોષોને જુઓ તો તેઓ અલગ થયા પછી વિભાજિત થતા નથી લાલ રક્તકણો આ કોષો સમયાંતરે અસ્થિમજ્જામાંથી બહાર આવે છે તે અસ્થિમજ્જાના કોષોમાંથી રચાય છે અને તમે જોશો કે તમે તમારી શાળાના પાઠયપુસ્તકોમાં અભ્યાસ કર્યો હશે કે આ એક કોષ પ્રકાર છે જે એક વખત અલગ પડે છે એકવાર તે તેની વિભિન્ન ક્ષમતા સુધી પહોંચી જાય પછી તે તેના ન્યુક્લિયસને ગુમાવે છે અને તે અર્થપૂર્ણ છે કારણ કે લાલ રક્તકણોનું પ્રાથમિક કાર્ય હિમોગ્લોબિનનું વહન કરવાનું છે હવે હિમોગ્લોબિન એ મુખ્ય રંગદ્રવ્ય છે જે આપણા લોહીમાં ઓક્સિજનને શોષી લે છે અને વહન કરે છે અને તે જ તેનો એકમાત્ર હેતુ છે તેથી જો તે હિમોગ્લોબિનની વધુને વધુ માત્રાને સમાવવા માંગે છે તો તેણે ન્યુક્લિયસથી છુટકારો મેળવવો પડશે તેથી તફાવત પર RBCમાં ન્યુક્લિયસ હોતું નથી અને પરિણામે તેઓ એક વખત અલગ પડે પછી કોશિકા વિભાજનમાંથી પસાર થતા નથી અને કારણ કે તેઓ કોષ વિભાજનમાંથી પસાર થતા નથી દરેક આરબીસી જે સમયાંતરે આપણા અસ્થિમજ્જાના પૂલમાંથી બહાર નીકળતી રહે છે તે લગભગ એક વીસ દિવસનું આયુષ્ય ધરાવે છે તેથી કેટલાક કોષો છે જે સેલ સાયકલમાંથી પસાર થશે નહીં પરંતુ તે પછી કેટલાક કોષો છે જે માંગ હોય તો જ સેલ સાયકલ અથવા કોષ વિભાજનમાંથી પસાર થાય છે અને તેનું એક સારું ઉદાહરણ સફેદ રક્તકણો છે હવે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આપણને કોઈ પ્રકારનો ચેપ લાગે છે ત્યારે આપણા શરીરમાં તેની સામે લડવાની ક્ષમતા હોય છે જેને તમે રોગપ્રતિકારક શક્તિ કહો છો હવે આ રોગપ્રતિકારક શક્તિ શક્ય છે કારણ કે જ્યારે પણ શ્વેત રક્તકણો આક્રમણકારોને સંવેદન આપતા હોય છે ત્યારે શ્વેત રક્તકણોમાં બનતી ઘટનાઓની એક આખી શૃંખલા હોય છે અને તે હવે શ્વેત રક્તકણોને મંજૂરી આપે છે અને ઉત્તેજિત કરે છે અને વ્યક્તિગત શ્વેત રક્તકણોને સંદેશો મોકલે છે કે આપણે ગુણાકાર કરવાની જરૂર છે આપણે ભાગલા પાડવાની જરૂર છે પૂરતા સૈનિકો તૈયાર રાખવાની જરૂર છે જેથી તેઓ હવે આક્રમણકારી પેથોજેન અથવા આક્રમણકારી બેક્ટેરિયાને મારી નાખે તેથી આપણા શરીરમાં એવા કોષો છે જે જરૂર પડે તો સેલ સાયકલમાંથી પસાર થશે એ જ ઉદાહરણ એ જ રીતે તમે જોશો કે યકૃતના કોષો તેઓ પુનર્જીવિત થાય છે જ્યારે જરૂર પડે ત્યારે જ તે વિભાજિત થાય છે આ અત્યંત વિશિષ્ટ કોષોથી વિપરીત હું એમ નહીં કહું કે કોષોનું અન્ય જૂથ વિશિષ્ટ નથી પરંતુ પછી તેમનું કાર્ય શરીરના અંગોને જાળવવાનું છે દાખલા તરીકે આપણી ત્વચા હવે જો તમને કોઈ પણ પ્રકારના ઘા થાય છે તો ચામડીને જાતે જ મટાડવી પડશે અને તેણે જાતે જ સમારકામ કરવું પડશે હવે આ પ્રકારના કોષો જે સામાન્ય રીતે ઉપકલા કોષો અસ્તર કોષો ચામડીનું અસ્તર આંતરડાનું અસ્તર હોય છે તેઓએ ખોવાયેલા કોષોને વિભાજિત અને ફરીથી ભરવાનું ચાલુ રાખવું પડે છે તેથી આ સૌથી વધુ વારંવાર કોષો છે જે સેલ સાયકલની પ્રક્રિયામાંથી પસાર થાય છે તેથી ચોક્કસ પ્રકારના કોષનો એકમાત્ર હેતુ શું છે તેના આધારે ઘણા કોષો સેલ સાયકલમાંથી પસાર ન થવાનું પસંદ કરી શકે છે જ્યાં સુધી આમ કરવા માટે દબાણ કરવામાં ન આવે ત્યાં સુધી જ્યારે કેટલાક કોષોને નિયમિતપણે વિભાજિત કરવા પડે છે અને ડૉટર સેલોને જન્મ આપવો પડે છે અને એક વાત નોંધવા જેવી છે કે જ્યારે પણ તેઓ વિભાજિત થાય છે અને ડૉટરના કોષને જન્મ આપે છે ત્યારે તેઓએ ચોક્કસ માહિતી ડૉટરના કોષને આપવી પડે છે હવે તે ઘણું કામ છે અને તેમાં ઘણી ચોકસાઇની જરૂર પડે છે હું ફરીથી આગળ વધીશ તે પહેલાં હું ફરીથી એક અન્ય મહત્ત્વના મુદ્દાને ઉજાગર કરવા માગું છું હવે દરેક યુકેરીયોટિક કોષમાં દેખીતી રીતે જ સેલ સાયકલની જુદી જુદી લંબાઈ હશે પરંતુ જો આપણે સરેરાશ માનવ કોષના સરેરાશ સેલ સાયકલની તુલના કરીએ કે જે સોળથી ચોવીસ કલાકની વચ્ચે ક્યાંય પણ હોય છે તો તમને ઇ કોલી જેવા પ્રોકેરીયોટ્સ દર વીસ મિનિટે ગુણાકાર કરતા જોવા મળે છે હવે તે રસપ્રદ છે કારણ કે આ તમને એ પણ જણાવવું જોઈએ કે શા માટે એક વખત તમને બેક્ટેરિયલ ચેપ લાગ્યો છે તે ઝડપથી ફેલાય છે કારણ કે દર વીસ મિનિટે સૂક્ષ્મજીવાણુ ખરેખર બે ડૉટર સેલોને જન્મ આપે છે પરંતુ માનવીઓથી વિપરીત અને હું સરળતા માટે માણસોના ઉદાહરણો લઈશ તમે જોશો કે બેક્ટેરિયાનું માળખું વધુ સરળ છે તેમાં ગોળાકાર ડીએનએનો એક જ અણુ છે જે લગભગ ચાર મિલિયન બેઝ જોડીઓથી બનેલો છે હવે આની તુલના મનુષ્યો સાથે કરો જ્યાં રંગસૂત્રોની લગભગ ત્રેવીસ જોડી હોય છે કુલ મળીને આપણી પાસે ૪૬ રંગસૂત્રો હોય છે અને જો આપણે આ રંગસૂત્રો અથવા ડીએનએ ને ખોલીએ અને તેને એક છેડેથી અંત સુધી મૂકીએ તો તમે જોશો કે મનુષ્યમાં એક જ કોષમાંથી ડીએનએની વાસ્તવિક લંબાઈ કદાચ બે મીટર લાંબી છે અને માત્ર લાંબું જ નહીં જો તમે તેની પાસેની બેઝ જોડીઓની સંખ્યા જુઓ તો તે પ્રોકેરીયોટ્સ કરતા લગભગ હજાર ગણી મોટી છે તેથી આપણું આર્કિટેક્ચર માનવ ડીએનએનું આર્કિટેક્ચર વધુ જટિલ છે અને તે નોંધવું રસપ્રદ છે કે આપણો બે મીટર લાંબો ડીએનએ એક કોષમાં બંધબેસે છે જેનો વ્યાસ લગભગ 10 માઇક્રોમીટર છે હવે તે કેવી રીતે શક્ય છે હવે આ શક્ય છે અને તમારા માટે આ સમજવું મહત્વપૂર્ણ છે બંને સેલ સાયકલ અને મિટોસિસ અને મેયોસિસને સમજવા માટે તેથી હું તેને તરત જ આવરી લઈશ આ ડીએનએ કેવી રીતે ગોઠવાયેલા છે અને તે રંગસૂત્રોમાં ગોઠવાયેલા છે તે બધું જ આપણે જાણીએ છીએ પરંતુ એક આર્કિટેક્ચર છે જે પ્રોકેરિઓટ્સ કરતા યુકેરીયોટ્સના કિસ્સામાં ખૂબ જ અલગ છે તેથી એક ડીએનએ જે આ કિસ્સામાં આ અણુ છે જ્યારે તમે તેને પેકેજ કરવા માંગતા હો જ્યારે કોષ આ ડીએનએને કોમ્પેક્ટ સ્ટ્રક્ચરમાં પેક કરવા માંગે છે ત્યારે આ ડીએનએ અહીં તેને એક તાર તરીકે રજૂ કરવામાં આવે છે ખરેખર તે હિસ્ટોન્સ તરીકે ઓળખાતા પ્રોટીનના સેટની આસપાસ પવન ફૂંકે છે તેથી તે એવું છે કે તમારી પાસે માળાની હારમાળા છે જ્યાં તે મણકાની આસપાસના દરેક મણકા ડીએનએ સ્ટ્રાન્ડ લપેટાય છે અને તે પ્રોટીનને હિસ્ટોન્સ કહેવામાં આવે છે હવે તે સંગઠનનો પ્રથમ ક્રમ છે અને મણકાની આ હારમાળા હેલિકલ ફેશનમાં આગળ વધશે અને એકબીજા પર પેક કરશે અને તેઓ ન્યુક્લિઓસોમ્સ બનાવશે અને તેથી આ કિસ્સામાં આ એક ન્યુક્લિયોસોમ છે પછી તે ફરીથી ગૂંચવાય છે અને પછીનું કોઈલિંગ વગેરે હવે આ દરેક ન્યુક્લિયોસોમ વધુ સંક્ષેપિત થાય છે અને તે માળખું તમે જેને ક્રોમેટિન કહો છો તે છે તેથી મનુષ્યમાં અથવા યુકેરીયોટ્સમાં ડીએનએ વધુ જટિલ કદમાં વધુ મોટા હોવાને કારણે હિસ્ટોન્સની મદદથી પેક કરવામાં આવે છે પ્રોટીન જે તેમના પેકેજિંગમાં મદદ કરે છે અને ક્રોમેટિન તરીકે ઓળખાતા માળખામાં રાખવામાં મદદ કરે છે અને આપણામાંના દરેકમાં મેં કહ્યું તેમ રંગસૂત્રોની ત્રેવીસ જોડીહોય છે અને દરેક રંગસૂત્ર ક્રોમેટિડ્સ નું બનેલું હોય છે અને તમને જે મળે છે તે સેલ સાયકલમાં ડીએનએ નકલની પ્રક્રિયા પછીનું છે આપણે આને અલગથી આવરી લઈશું ડી નકલની પ્રક્રિયા થયા પછી દરેક ક્રોમેટિડ બહેન ક્રોમેટિડને જન્મ આપશે આ સિસ્ટર ક્રોમેટિડ્સ છે પરંતુ તે દરેક ખરેખર એક રંગસૂત્ર છે અને ડીએનએ પ્રતિકૃતિ પછી તરત જ આ બહેન ક્રોમેટિડ્સને સેન્ટ્રોમેર તરીકે ઓળખાતા માળખા દ્વારા કેન્દ્રિય બિંદુએ એક સાથે રાખવામાં આવશે હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માળખું છે આપણે આનો સંદર્ભ આપીશું જ્યારે આપણે કોષ વિભાજન વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણે આ તરફ પાછા આવીશું અને શા માટે તે ખૂબ મહત્વનું બની જાય છે હવે તે અહીં છે કે બે કોષ વિભાજન સમયે રંગસૂત્રો અલગ થઈ જશે અને જ્યારે આપણે મિટોસિસ વિશે વાત કરીશું ત્યારે હું આના પર આવીશ તેથી તમારે એ સમજવું પડશે કે પ્રોકેરીયોટ્સથી વિપરીત જેમાં ખૂબ જ સરળ ડીએનએ હોય છે ડીએનએ આર્કિટેક્ચર મનુષ્યમાં થોડું વધુ જટિલ છે અને લગભગ તમામ યુકેરીયોટ્સ અને તે એટલા માટે કે આપણે આ બધી મોટી માત્રામાં માહિતીને એક નાના કોષમાં કોમ્પેક્ટ કરવાની જરૂર છે જેનો વ્યાસ લગભગ દસ માઇક્રોન છે અને તેની અંદર તેને ન્યુક્લિયસમાં પેકેટ કરવું પડશે જેનો વ્યાસ લગભગ બેથી પાંચ માઇક્રોન હશે તો તે જ છે તે જ રીતે આપણા શરીરમાં ડીએનએને ગોઠવવામાં આવે છે હવે એવું નથી કે સેલ સાયકલ દરમિયાન તમે જોશો કે ડીએનએ હંમેશાં રંગસૂત્રો તરીકે અસ્તિત્વ ધરાવે છે તે સાચું નથી મોટે ભાગે તે ક્રોમેટિનના ટુકડાઓના છૂટક સમૂહ તરીકે ગોઠવાયેલું હોય છે પરંતુ કોષ વિભાજિત થવા અને તેના આનુવંશિક પદાર્થને વિભાજિત કરવા તૈયાર થાય તે પહેલાં જ ક્રોમેટિન રંગસૂત્રોમાં સંક્ષેપિત થાય છે તેથી આપણે સેલ વિભાગ પરના અમારા વર્ગમાં આ બધું જોઈશું તો સેલ સાયકલ એટલે શું ચાલો આપણે સેલ સાયકલ પર પાછા આવીએ મેં તમને કહ્યું તેમ સેલ સાયકલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તે તેની ચોક્કસ માહિતી બે ડૉટર સેલો સુધી પહોંચે અને તે કરવાની પ્રક્રિયામાં તેણે પહેલા તેના ડીએનએની નકલ કરવી પડે છે અને પછી તેને બે ડૉટર સેલોમાં વહેંચવી પડે છે તેણે તેના અંગોની નકલ કરવી અને તેને ડૉટર સેલોમાં વિતરિત કરવાની પણ જરૂર છે હવે આ સેલ સાયકલ બે મુખ્ય ફેઝઓનું બનેલું છે પ્રથમ તબક્કો ઇન્ટરફેઝ છે ઇન્ટરફેઝ સેલ સાયકલના લગભગ પંચાણું ટકા સમય પર કબજો જમાવે છે જ્યારે M ફેઝ ખૂબ જ અલ્પજીવી હોય છે અને તે M ફેઝમાં હોય છે કે પ્રથમ આનુવંશિક સામગ્રી નકલ કર્યા પછી બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે અને પછી સાયટોપ્લાસમ વિભાજિત થાય છે અને બે ડૉટર સેલોને જન્મ આપે છે તેથી તમારી પાસે પરમાણુ વિભાજન છે તમારી પાસે સાયટોપ્લાઝમિક વિભાગ છે હવે એક વસ્તુ જે રસપ્રદ અને આશ્ચર્યજનક છે તે એ છે કે જો તમે ખેલાડીઓ મોલેક્યુલર પ્લેયર્સ કે જે આ ઇન્ટરફેઝ માઇટોટિક ફેઝ અને ડીએનએ પ્રતિકૃતિને નિયંત્રિત કરે છે તેને જોશો તો તમે જોશો કે તેઓ યુકેરીયોટ્સમાં ખૂબ સંરક્ષિત છે તેથી તે રસપ્રદ છે બીજી વસ્તુ એ છે કે દરેક સેલ સાયકલમાં કોષ ફક્ત એક જ વાર આનુવંશિક સામગ્રીના કોષ વિભાજન અથવા વિભાજનમાંથી પસાર થાય છે તેથી દરેક કોષ પોતાને તૈયાર કરે છે પૂરતો કાચો માલ ઉત્પન્ન કરે છે તેના ડીએનએની નકલ કરવા માટે તૈયાર થાય છે તેના આનુવંશિક પદાર્થની સમાન નકલો ઉત્પન્ન કર્યા પછી તે વિભાજિત કરે છે તેથી એક સેલ સાયકલમાં કોષ વિભાગ અથવા પરમાણુ વિભાજન અને ડીએનએ પ્રતિકૃતિ એક વખત થાય છે તો ચાલો આપણે સેલ સાયકલમાં જઈએ આ થોડી વ્યસ્ત સ્લાઇડ છે તેથી ચાલો હું તમને આમાંથી પસાર કરું તો ચાલો આપણે કહીએ કે આ તે કોષ છે જેણે બે ડૉટર સેલોમાં વહેંચવાનું અને માહિતી તેની ડૉટરના કોષો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે તેથી મેં તમને કહ્યું તેમ મુખ્ય ભાગ એ પ્રારંભિક તબક્કો છે તેથી શરૂઆતથી અહીં સુધી બધી રીતે ઇન્ટરફેઝ છે હવે આ ઈન્ટરફેઝમાં આપણી પાસે ફરીથી ત્રણ ફેઝઓ છે પ્રથમને G1 તબક્કો કહેવામાં આવે છે અને તેને વૃદ્ધિનો પ્રથમ તબક્કો પણ કહેવામાં આવે છે હવે તે લગભગ આઠથી દસ કલાક ગમે ત્યાં ચાલે છે અને આ ફેઝમાં સેલ સાયકલનો પ્રથમ તબક્કો મૂળભૂત રીતે કદમાં વધવાનું શરૂ કરે છે તે પૂરતા પ્રમાણમાં કરેંસી એકઠું કરવાનું શરૂ કરે છે કારણ કે તેને પછીની પ્રક્રિયાઓ કરવા માટે તે બધી ઊર્જાની જરૂર પડશે તેથી તે મોટી માત્રામાં ATP ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે તે તેના અંગોની નકલ કરવાનું શરૂ કરે છે કારણ કે આખરે અંગોને ડૉટર સેલોમાં પસાર કરવા પડે છે અને તે પૂરતા સંસાધનો ઉત્પન્ન કરે છે હવે જથ્થાબંધ જથ્થામાં જે મુખ્ય સંસાધનો પેદા કરવા પડે છે તેમાંનું એક હિસ્ટોન્સ છે ડીએનએ ડુપ્લિકેટ થવાનું છે નવા ડીએનએને ક્રોમેટીન સ્ટ્રક્ચર તરીકે ગોઠવવું પડે છે અને તે માટે ઘણા બધા હિસ્ટોન્સની જરૂર પડે છે તેથી બિલ્ડિંગ બ્લોક્સ આમાંના ઘણા પ્રોટીન જે ડીએનએ પ્રતિકૃતિની પ્રક્રિયા માટે જરૂરી છે નવા સંશ્લેષિત ડીએનએને કોમ્પેક્ટ કરવા માટે પણ નવા સંશ્લેષિત ડીએનએના પેકેજિંગ માટે જે હિસ્ટોન્સ છે તે જી 1 ફેઝમાં સંશ્લેષણ કરવામાં આવે છે અને કોષ ખરેખર પ્રતિબદ્ધ થાય અને ડીએનએ નકલની પ્રક્રિયા કરવાનું શરૂ કરે તે પહેલાં તેણે ખાતરી કરવી પડશે કે ડીએનએને કોઈ નુકસાન ન થાય કોષ ડીએનએના ખામીયુક્ત ટુકડાને ડીએનએ પ્રતિકૃતિમાંથી પસાર થવા દેવા માટે પરવડી શકે તેમ નથી કારણ કે તે પછી તે બિન અનુકૂળ પાત્રોને ડૉટર સેલોને પસાર કરવાની સંભાવનામાં વધારો કરશે જે સ્વીકારવામાં આવતું નથી તેથી G1 ફેઝમાં કોષ અનિવાર્યપણે પોતાને તૈયાર કરે છે કાચો માલ ઉત્પન્ન કરે છે ઊર્જા ઉત્પન્ન કરે છે અને જેથી હવે કોષ ડીએનએ પ્રતિકૃતિના ફેઝ તરફ આગળ વધવા માટે તૈયાર છે તેથી સેલ સાયકલનો બીજો તબક્કો S ફેઝ છે જ્યાં ડીએનએનું વાસ્તવિક ડુપ્લિકેશન થાય છે દરેક રંગસૂત્ર પોતાની નકલ કરે છે અને તે મનુષ્યમાં છ થી આઠ કલાકની વચ્ચે ગમે ત્યાં રહે છે અને આપણે ડીએનએ પ્રતિકૃતિના આ વિષયને અલગથી આવરી લઈશું કારણ કે તેમાં ડીએનએ ખરેખર કેવી રીતે ખાતરી કરે છે તેની થોડી સમજનો સમાવેશ થાય છે કે તે ચોક્કસ માહિતી પર પસાર કરી રહ્યું છે તેથી હું તેને એક અલગ વર્ગમાં આવરી લઈશ પરંતુ હાલ પૂરતું તમે યાદ રાખો છો કે ઇન્ટરફેઝનો બીજો તબક્કો એ S ફેઝ છે હવે એક વખત ડીએનએને ધાર્મિક રીતે અને સાવચેતીપૂર્વક ડુપ્લિકેટ કરવામાં આવે પછી ઇન્ટરફેઝનો ત્રીજો તબક્કો હોય છે જેનું મને દુખ છે કે તે અહીં G 2 તબક્કો હોવો જોઈએ G2 તબક્કો તો તમારી પાસે G1 ફેઝ S ફેઝ અને G2 ફેઝ છે હવે G2 ફેઝમાં ફરીથી યાદ રાખો કોષ હજી પણ વિભાજિત થયો નથી તેણે ફક્ત તેના ડીએનએની નકલ કરી છે અને તે વિભાજિત કરવા માટે તૈયાર છે પરંતુ તેને વિભાજિત કરવા માટે અને તે કરવું પડશે રંગસૂત્રો યોગ્ય રીતે વિતરિત થાય છે તેની ખાતરી કરવા માટે તેને સંપૂર્ણ નવી મશીનરીની જરૂર છે જે મિટોસિસ માટે જરૂરી મશીનરી છે આપણે ફરીથી કોષ વિભાજનને આવરી લઈશું તેના વિવિધ પ્રકારો છે પરંતુ અહીં આ કિસ્સામાં તે મિટોસિસ છે અને મિટોસિસ થવા માટે તે સુનિશ્ચિત કરવું પડશે કે કોષ વિભાજનની પ્રક્રિયા હાથ ધરવા માટે જરૂરી પૂરતા કાચા માલનું સંશ્લેષણ થઈ રહ્યું છે ફરીથી કોષ પાસે પોતાને આગલા પગલા માટે પ્રતિબદ્ધ કરવા માટે પૂરતી ઊર્જા ઉપલબ્ધ છે અને એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ એ છે કે તે આ તબક્કે ખાતરી કરશે કે ડીએનએ નકલની પ્રક્રિયા ફૂલપ્રૂફ રહી છે તે સુનિશ્ચિત કરવું પડશે કે ડીએનએ નકલની પ્રક્રિયાને કારણે તેમાં કોઈ ભૂલો શામેલ નથી તેથી નવા સંશ્લેષિત ડીએનએ જે પણ અકબંધ છે તેમાં યોગ્ય માહિતી નો સમાવેશ થાય છે તે G2 ફેઝમાં યોગ્ય રીતે થાય છે તેની ખાતરી કરવા માટે ગુણવત્તા નિયંત્રણ કવાયત એકવાર તે બધું યોગ્ય થઈ જાય પછી કોષ હવે તેના ડુપ્લિકેટ ડીએનએ સાથે તૈયાર થઈ જાય છે તેના ડુપ્લિકેટ અંગોને બે ડૉટર સેલોમાં વહેંચવા માટે અને તે એમ ફેઝ છે તેથી આ એમ ફેઝ છે જે લગભગ એક કલાક સુધી ચાલશે હવે M ફેઝમાં ફરીથી બે પગલાં છે પ્રથમ પગલું એ છે કે જ્યાં ન્યુક્લિયસ બે ડૉટર ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેને કેરિઓકિનેસિસ કહેવામાં આવે છે કેરિઓન નો અર્થ ન્યુક્લિયસ થાય છે કિનેસિસ નો અર્થ થાય છે પેઢી તેથી બે ડૉટર ન્યુક્લિયસનું ઉત્પાદન પ્રથમ પગલામાં થાય છે જે મિટોસિસ છે એક વખત રંગસૂત્રો સફળતાપૂર્વક બે ડૉટર ન્યુક્લિયસમાં વિભાજિત થઈ ગયા પછી અને ત્યાં કોઈ ભૂલ થતી નથી પછી સાઇટોપ્લાસમ ખરેખર વિભાજિત થાય છે અને તેને સાયટોકિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે તેથી શું થાય છે મિટોસિસ અથવા M ફેઝ પછી તમે જોશો કે સિંગલ સેલ ડૉટર સેલોની જેમ બે ચોક્કસ નકલો બની જાય છે તો ચાલો હું તમને ફરીથી આ કહું તેથી સેલ સાયકલનો મુખ્ય ભાગ છે જે ઇન્ટરફેઝ છે ઈન્ટરફેઝ ઈન્ટર્નમાં જી1 તબક્કો પ્રથમ પ્રારંભિક તબક્કો એસ ફેઝ જ્યારે વાસ્તવિક ડીએનએ નકલ થાય છે અને પછી બીજું પ્રારંભિક પગલું હોય છે જ્યાં તેને જી2 ફેઝ કહેવામાં આવે છે અને આ G2 ફેઝમાં કોષો પોતાની જાતને વિભાજિત કરવા માટે તૈયાર કરે છે અને પછી કોષ વિભાજનની વાસ્તવિક પ્રક્રિયા જેને M phase કહેવામાં આવે છે હવે મેં શરૂઆતમાં જણાવ્યું તેમ મેં કહ્યું હતું કે આમાંના કેટલાક કોષો ચેતાકોષોની જેમ સેલ સાયકલમાંથી પસાર થવાનું પસંદ કરતા નથી હવે આ કોષો કાયમી ધોરણે ક્વિસન્સની સ્થિતિમાં અથવા આરામના ફેઝમાં રહે છે તેથી તેઓ G1 ફેઝમાં પણ પ્રવેશતા નથી તેઓ ફક્ત સેલ સાયકલમાંથી બહાર નીકળી જાય છે અને તેઓ G0 ફેઝમાં જ રહે છે જેને G0 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે આને સેલ ધરપકડનો તબક્કો પણ કહેવામાં આવે છે હવે તેનો અર્થ એ નથી કે આ ફેઝમાં કોષો જીવતા નથી કોષો જીવંત છે તેઓ રૂટિન કામ કરી રહ્યા છે તેઓ તેમનું કાર્ય કરી રહ્યા છે પરંતુ તેઓ પોતાની જાતને પ્રતિબદ્ધ નથી કરી રહ્યા તેઓ એટલા વ્યસ્ત છે કે તેમની પાસે સરળ શબ્દોમાં સેલ સાયકલની પ્રક્રિયામાંથી પસાર થવાનો સમય જ નથી તેથી આ G0 તબક્કો છે પરંતુ તે પછી તેથી મને ફક્ત જોવા દો ચિત્રાત્મક રીતે કોષ વિભાજન કેવી રીતે થાય છે તે પણ દર્શાવે છે તેથી આ તે જગ્યા છે જ્યાં ઇન્ટરફેઝ થાય છે ત્યાં G 1 તબક્કો હતો પ્રારંભિક તબક્કો હતો વાસ્તવિક ડીએનએ પ્રતિકૃતિનો S ફેઝ હતો G 2 નો બીજો પ્રારંભિક તબક્કો હતો અને પછી અમારી પાસે તમામ રંગસૂત્રો તૈયાર હતા અને ડુપ્લિકેટ હતા તેથી તમે જોઈ શકો છો કે દરેક રંગસૂત્રોએ તેની નવી નકલને જન્મ આપ્યો હતો અને પછી તમારી પાસે સેન્ટ્રોમેર હતો હવે આ બધા રંગસૂત્રો મિટોસિસ અથવા કોષ વિભાજન દરમિયાન કોષની વિષુવવૃત્તીય પ્લેટ સાથે સંરેખિત થશે અને તમે અહીં જુઓ છો કે પરમાણુ પરબીડિયું અદૃશ્ય થઈ ગયું છે પિતૃ પરમાણુ પટલ અદૃશ્ય થઈ ગયું છે અને પછી સ્પિન્ડલ રેસા તરીકે ઓળખાતું એક વિશિષ્ટ માળખું રચાય છે હવે જ્યારે આપણે કોષ વિભાજનની વાત કરીશું ત્યારે હું આ બધા પર આવીશ પરંતુ આ વર્ગમાં સરળતા માટે હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે તમે સમજો કે ડીએનએ ડુપ્લિકેટ થયા પછી રંગસૂત્રો વિષુવવૃત્તીય સમતલથી કોષના બે અલગ ધ્રુવો તરફ વિભાજિત થાય છે અને સ્પિન્ડલ માળખાને કારણે તે શક્ય છે આ શાબ્દિક રીતે દોરા જેવા હોય છે જે રંગસૂત્રોને અલગ તારવે છે જેમ કે એવું લાગશે કે તમે વિષુવવૃત્તીય સમતલ પર કઠપૂતળીની જેમ ગોઠવાયેલા આ રંગસૂત્રો ધરાવો છો અને પછી ત્યાં એક રસાકસી હોય છે અને પછી રંગસૂત્રો અલગ થઈ જાય છે અને પછી એકવાર તેઓ અલગ થઈ જાય પછી પરમાણુ પરબીડિયું દેખાવા માટે ફરીથી શરૂ થાય છે તેથી તમે ડૉટર ન્યુક્લિયસની રચના કરવાનું શરૂ કરો છો અને પછી સાયટોપ્લાસમ અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન ચપટી અને બે ડૉટર સેલોને અલગ કરે છે જેને તમે સાયટોકિન્સિસ તરીકે ઓળખાવો છો તેથી સેલ સાયકલમાં આવું જ થાય છે પરંતુ પછી મેં કહ્યું તેમ કોષ ખોટી માહિતી પર પસાર કરી શકતો નથી તેથી ત્યાં ખૂબ સારી ચેકપોઇન્ટ્સ હોવી જોઈએ ત્યાં અમુક પ્રકારના ટોલ ગેટ હોવા જોઈએ જે ખાતરી કરે છે કે સેલ એક ફેઝમાંથી બીજા ફેઝમાં આગળ વધે છે ત્યારે કોઈ ખોટું કામ કરવામાં આવ્યું નથી તેથી સેલ સાયકલમાં ત્રણ મુખ્ય ચેકપોઇન્ટ હોય છે પ્રથમ ચેક પોઇન્ટ G 1 ફેઝ પછી બરાબર છે સેલ એસ ફેઝમાં પ્રવેશવા માટે પ્રતિબદ્ધ થાય તે પહેલાં અને આ G1 ચેકપોઇન્ટમાં તે ખાતરી કરશે કે ત્યાં પૂરતો કાચો માલ છે પૂરતી ઊર્જા છે અને સૌથી અગત્યનું કોષ ખાતરી કરશે કે પ્રારંભિક ડીએનએ કે જેની તે નકલ કરશે તેથી પ્રારંભિક સામગ્રી પ્રારંભિક ડીએનએને કોઈ ડીએનએ નુકસાન થતું નથી પછી એસ ફેઝ થાય છે ડીએનએ ડુપ્લિકેટ થાય છે પસાર થાય છે G 2 ફેઝમાં જાય છે ખરું ને અને સેલ પોતાને વાસ્તવિક સેલ વિભાગમાં પ્રતિબદ્ધ કરે તે પહેલાં તમારી પાસે બીજો ચેક પોઇન્ટ છે જે G 2 ચેક પોઇન્ટ છે હવે આ ચેકપોઈન્ટમાં ક્વોલિટી કંટ્રોલ થાય છે આ પદ્ધતિઓ ખાતરી કરે છે કે પિતૃ ડીએનએની નકલ કરતી વખતે કોઈ બિનજરૂરી પરિવર્તન અથવા કોઈ બિનજરૂરી ભૂલો થઈ નથી જો કોઈ નુકસાન થયું હોય તો સમારકામની પદ્ધતિ ડીએનએ રિપેર મિકેનિઝમ થાય છે કોષનું કદ યોગ્ય છે કારણ કે હવે તે માત્ર ન્યુક્લિયસને વિભાજિત કરતું નથી પરંતુ તે સાયટોપ્લાસમને વિભાજિત કરે છે તે સુનિશ્ચિત કરવું પડશે કે અંગો પૂરતા છે કે પિતૃ કોષને વિભાજિત કરવા માટે પૂરતી જગ્યા અને વોલ્યુમ ઉપલબ્ધ છે જેથી G 2 ચેકપોઈન્ટમાં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને અલબત્ત તે ખાતરી કરે છે કે કોષ વિભાજનની વાસ્તવિક પ્રક્રિયા માટે પૂરતા પ્રમાણમાં કાચો માલ ઉપલબ્ધ છે ત્રીજું ચેકપોઇન્ટ ખરેખર મિટોસિસની પ્રક્રિયામાં છે મેં તમને કહ્યું હતું કે મને પાછળની સ્લાઇડ પર પાછા જવા દો કે રંગસૂત્રો વિષુવવૃત્તીય સપાટી પર ગોઠવે છે હવે જો આ રંગસૂત્રો દરેક ચાલીસ છ જોડી પ્રત્યેક ચાલીસ રંગસૂત્રો અને તેની નકલ જો વિષુવવૃત્તીય સમતલમાં તેને યોગ્ય રીતે ગોઠવવામાં ન આવે તો તેનું વિતરણ સરખું થવાનું નથી તેથી તે ચેકપોઇન્ટ કે જે રંગસૂત્રો યોગ્ય રીતે ગોઠવાયેલા હોય છે તે સ્પિન્ડલ મશીનરી સાથે યોગ્ય રીતે જોડાયેલા હોય છે તે M ફેઝમાં થાય છે અને તેને સ્પિન્ડલ એસેમ્બલી ચેકપોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી તમે જોશો કે સેલ સાયકલની પ્રક્રિયામાં પૂરતા ચેકપોઇન્ટ્સ ઉપલબ્ધ છે પરંતુ આ ચેકપોઇન્ટ્સ કેવી રીતે લાવવામાં આવે છે ત્યાં આંતરિક અને બાહ્ય નિયમનકારો છે વધુ જટિલ માહિતીને વધુ સરળ બનાવવા માટે હું ફક્ત એટલું જ યાદ રાખવા માંગું છું કે આ દરેક ચેકપોઇન્ટ પર પૂરતી સ્વીચો છે G1 ચેકપોઇન્ટ પર પર મને સ્લાઇડ્સ સાથે માફ કરશો આ એક ભૂલ છે આ એક G2 G2 ચેકપોઇન્ટ છે અને મિટોટિક ચેકપોઇન્ટ પર આ સ્વીચો છે જેને ચાલુ અથવા બંધ કરી શકાય છે અને તેને નિયમનકારો દ્વારા ચાલુ અથવા બંધ કરવામાં આવે છે જેને સાયક્લિન્સ કહેવામાં આવે છે તેથી આ સાયક્લિન્સ બદલામાં સ્વીચોની પ્રવૃત્તિનું નિયમન કરે છે જેને સાયક્લિન આધારિત કિનેસેસ તરીકે ઓળખવામાં આવે છે આ ઉત્સેચકોનું એક જૂથ છે જે પ્રોટીનમાં ફોસ્ફેટ ઉમેરતા રહે છે હું અહીં વિગતોમાં ઉતરીશ નહીં પરંતુ સરળતા માટે તેને આ રીતે લો ચેકપોઇન્ટ્સ પાસે પૂરતા નિયમનકારો છે અને કોષની અંદર તેમનું સાપેક્ષ વિતરણ તેમના સંશ્લેષણનો દર નક્કી કરે છે કે સેલ સાયકલને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે બાહ્ય લાક્ષણિકતાઓ છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઘા બનાવેલો છે હવે એક કોષ વિભાજિત થઈને અનેક કોષો આપશે પરંતુ જ્યાં સુધી ઘા બંધ હોય ત્યાં સુધી તે વધવા માંડે છે તેથી એકવાર ઘા સંપૂર્ણપણે બંધ થઈ ગયા પછી ત્યાં કોઈ વધુ કોષ વિભાજન થશે નહીં અને આને સંપર્ક નિષેધ તરીકે ઓળખવામાં આવે છે જે ઘણી વાર ઘા રૂઝવવામાં જોવા મળે છે હવે ઘણી વખત તમામ તપાસ અને સંતુલન હોવા છતાં એવી પરિસ્થિતિ બની શકે છે જ્યારે કોષ ડીએનએને સુધારવામાં સક્ષમ ન હોય તે કરેલા નુકસાનને સુધારવામાં સક્ષમ ન હોય આવા કિસ્સામાં કોષ પોતે જ આત્મ વિનાશનો કોલ લે છે અને તેને એપોપ્ટોસિસ કહેવામાં આવે છે તે કોષ મૃત્યુમાંથી પસાર થાય છે અથવા તેને પ્રોગ્રામ્ડ સેલ મૃત્યુ તરીકે પણ કહેવામાં આવે છે તેથી તે જોવું રસપ્રદ છે કે કોષ તેના પોતાના સેલ સાયકલને નિયંત્રિત કરે છે અને તેની પાસે સમારકામની બહાર નુકસાન થાય છે કે કેમ તે નક્કી કરવા માટે મશીનરી પણ છે તે તેને પસાર કરવાનો કોઈ અર્થ નથી ફક્ત સ્વ નાશ થાય છે અને તે એપોપ્ટોસિસની પ્રક્રિયા દ્વારા થાય છે તેથી આપણે આજે જોયું કે સેલ સાયકલ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા કોષ પોતાને વિભાજિત કરવા માટે તૈયાર કરે છે અને તે કરવાની પ્રક્રિયામાં તે પહેલા તેના ડીએનએની નકલ કરે છે તે તેના સેલ ઓર્ગેનેલ્સની નકલ કરે છે અને પછી તે ખરેખર મિટોસિસની પ્રક્રિયામાં વિભાજિત થાય છે હવે હું તમને એક વાત યાદ રાખવા માગું છું કે દરેક સેલ સાયકલમાં ડીએનએ પ્રતિકૃતિ અથવા ડીએનએ ડુપ્લિકેશન એક વખત થાય છે અને હું તમને આ પ્રશ્ન પૂછીશ જે કોષોને ડીએનએ પ્રતિકૃતિમાંથી પસાર થયા વિના કોષ વિભાજનમાંથી પસાર થવું પોસાય છે અને જવાબ છે ના તે શક્ય નથી અને તે ખૂબ જ સ્પષ્ટ છે કારણ કે જો કોઈ કોષ તેના ડીએનએની નકલ કર્યા વિના પણ વિભાજિત થવા જઈ રહ્યો છે તો તે ખૂબ જ મનસ્વી રીતે રંગસૂત્રો પર પસાર થવાનો છે અને બંને ડૉટર સેલોને શરીરના કાર્યો અથવા અંગોની કામગીરી કરવા માટે તમામ જરૂરી માહિતી પ્રાપ્ત થશે નહીં તેથી કોષ માટે ડીએનએ નકલની પ્રક્રિયા વિના વિભાજિત કરવું શક્ય નથી તેવી જ રીતે તમે જોશો કે કોષ બહુવિધ ડીએનએ પ્રતિકૃતિઓમાંથી પસાર થઈ શકે તેમ નથી અને પછી વિભાજિત કરી શકે છે તો પછી શું થશે જો તમે રંગસૂત્રોની ત્રેવીસ જોડીથી શરૂઆત કરી રહ્યા હોવ તો તમે તેની નકલ કરી રહ્યા છો તેથી તમે કોષવિભાજન પહેલાં જ 46 જોડી ધરાવો છો અને પછી દરેક ડૉટરના કોષને ફરીથી ત્રેવીસ જોડી મળે છે પરંતુ જો તે ડીએનએ પ્રતિકૃતિઓના આ ચક્કરો કરવાનું ચાલુ રાખે છે તો સંખ્યા વધતી જાય છે અને પછી જ્યારે તમે ભાગાકાર કરો છો ત્યારે શું થશે ડૉટર સેલો રંગસૂત્રોની જોડીઓની સમાન સંખ્યા જાળવી શકશે નહીં અને તે પોલિપ્લોઇડી તરફ દોરી જશે હવે આ ફરીથી શરીર માટે સારું નથી તેથી સ્વાભાવિક રીતે જો કોષો તેમના સેલ સાયકલને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ ન હોય તો આપણા શરીરમાં ઘણા બધા રોગો થાય છે અને તેનું એક ઉત્તમ ઉદાહરણ કેન્સર છે હવે આ એવા કોષો છે જે ફક્ત જો નુકસાન થયું હોય તો પોતાને નિયંત્રિત કરવાનું નિયંત્રણ ગુમાવે છે અને પોતાને નષ્ટ કરે છે તેઓ ફક્ત તે ક્ષમતા ગુમાવે છે તેઓ નિયંત્રક મિકેનિઝમને સાંભળતા નથી જે કોષોને જો વસ્તુઓ બરાબર ન હોય તો મરી જવાનું કહે છે અને તેના પરિણામે જે થાય છે તે આ ખામીયુક્ત કોષો છે તેઓ એકઠા થતા રહે છે તેઓ ખૂબ આક્રમક બને છે અને તમે અનિયંત્રિત કોષોનો સમૂહ રાખવાનું શરૂ કરો છો જેને તમે ગાંઠ કહો છો તેથી જો તમને કેન્સરની પ્રગતિ અને શરૂઆત કરવામાં સેલ સાયકલ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે જાણવામાં રસ હોય તો હું તમને આ વિડિઓ જોવા માટે આમંત્રણ આપું છું જે ખૂબ જ સરળ ભાષામાં ખૂબ જ સરસ એનિમેટેડ વિડિઓ છે અને જો તમે ખરેખર એનિમેશનમાં સેલ સાયકલની આખી પ્રક્રિયાની કલ્પના કરવા માંગતા હોવ તો હું તમને આ વિડિઓમાંથી પસાર થવાની ભલામણ કરીશ મને લાગે છે કે તેની સાથે આપણે સેલ સાયકલને આવરી લીધું છે અને આપણા પછીના વર્ગમાં આપણે ખરેખર કોષ વિભાજનની પ્રક્રિયા વિશે વાત કરીશું તે જ રીતે રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા મિટોસિસ દ્વારા ડૉટર સેલોમાં પસાર થાય છે અને પછી કોષ વિભાજનનું બીજું સ્વરૂપ જે મેયોસિસ છે તેથી ફરીથી તમારો આભાર અને જો તમને કોઈ શંકા હોય તો પાછા લખો તમને અમારી વેબલિંકની ઍક્સેસ આપવામાં આવશે અને અમે તમને આગલી વખતે ફરીથી મળીશું